હવે આ ઉદાહરણ 7 નો વિચાર કરો તેથી આ આકૃતિ 2 18 a ની સર્કિટ માં v 1 અને v 2 વોલ્ટેજ શોધવાનું છે તેથી વાસ્તવમાં આ સર્કિટ આપવામાં આવી છે આ 40 વોલ્ટનો સ્રોત 4 અવરોધ છે અને આ 6 Ω અવરોધ છે આ પોલારીટી આપવામાં આવે છે હવે શું કરી રહ્યા છે જુઓ ફક્ત પકડી રાખો તે આ સર્કિટ છે આ r છે આ સર્કિટ છે તેથી પ્રશ્ન એ છે કે અહીં કરંટ એ શ્રેણી સર્કિટમાં છે કારણ કે 4 Ω પછી 6 Ω પછી 40 વોલ્ટ તમામ શ્રેણીમાં છે તેથી સમાન કરંટ સર્કિટમાં વહેશે તેથી એક કલોકવાઈઝ મુજબ આ કરંટ છે તેનો અર્થ એ છે કે આ i આ રીતે વહે છે જેમ કે આ રીતે વહે છે અથવા સ્ત્રોત થી i છે પરંતુ અહીં સમજવા માટે છે તેથી i અહીં પણ લાઇનમાં આગળ વધે છે અને અહીં પણ પાછો ફરે છે તેથી પ્રશ્ન એ છે કે અવરોધ ખરેખર અહીં માર્ક જોશે તે ત્યાં 4 Ω અહીં છે અને પછી Ωs લો અને KVL r લાગુ પડશે તેથી અહીં KCL KVL સાથે KVL નો લો લાગુ કરશે તો હવે મને પહેલા આને સમજાવા દો તેથી જો હવે Ωs ના લો માંથી જો અહીં આવો તો b 1 4 i એટલે કે r આ 4 4 i છે પરંતુ આમાં કરંટ પોઝીટીવ ટર્મિનલ 4 i દાખલ થાય છે તેથી પરંતુ અહીં વેવ પોલારીટી લીધી છે તે કરંટ ટર્મિનલમાં પ્રવેશે છે પછી બંને અવરોધનું અવલોકન કરવામાં આવે છે શું તેનો પેસીવ ને હંમેશા જોવે છે પરંતુ જેમ ટર્મિનલ પોલારીટી ધરાવે છે તે આ છે અને આ છે કરંટ પ્રવેશ ટર્મિનલ છે તેથી v 2 એ 6 I હશે તેથી v 2 એ 6 i હશે તેથી જ્યારે તે ટર્મિનલમાં દાખલ થઈ રહ્યું છે ત્યારે અગાઉ ચર્ચા કરી તે પ્રમાણે v 1 એ 4 i હશે અને અહીં ટર્મિનલમાં પ્રવેશ કરવો તેથી v 2 એ 6 i હશે તેથી લૂપની આસપાસ KVL લાગુ કરવું હવે આમાં KVL લાગુ કરો તેથી તેને ખસેડતી વખતે જુઓ હું કલોકવાઈઝ મુજબ આગળ વધી રહ્યો છું તેથી ફરીથી r સમજવા માટે શરૂઆતમાં હું બધું બતાવી રહ્યો છું ધારો કે હું કલોકવાઈઝ ની દિશામાં આગળ વધી રહ્યો છું તેથી ટર્મિનલ જો આ વસ્તુ r કલોકવાઈઝ મુજબ ખસેડો તેથી પ્રથમ તે ટર્મિનલ 40 વોલ્ટ સ્રોત પર આવી રહ્યું છે તેનો અર્થ એ છે કે તે અહીં લખો પછી આવશે કે તે 40 હશે પછી આ જ્યારે કલોકવાઈઝ મુજબ આગળ વધતું હોય ત્યારે તે પ્રથમ ટર્મિનલ છે તેથી તે v 1 હશે પછી જ્યારે r આ રીતે આગળ વધશે ત્યારે તે અહીં આવશે તેથી તે ટર્મિનલ છે તેથી v 2 0 તેથી 40 v 1 v 2 0 હવે v 1 4 મેં અગાઉ જોયું છે તેથી તે પછીથી બતાવવામાં આવશે તેથી 40 v 1 4 I કારણ કે v 1 અને આ v 2 કારણ કે ટર્મિનલમાં પ્રવેશતા જોયા છે તેથી તે v 2 6 i 0 છે તેનો અર્થ એ છે કે જો સર્કિટને હલ કરો તો વાસ્તવમાં 4 i 10 i વાસ્તવમાં 10 i 40 તેનો અર્થ છે i 4 એમ્પીયર તેથી મને તે સમજાવા દો આ મેં પછીથી કર્યું છે પરંતુ સમજણ માટે હું આને દૂર કરું છું તો મને તેને સમજાવા દો તેથી આ વાસ્તવમાં i 4 એમ્પીયર છે એટલે કે 40 v 1 v 2 તેથી ચર્ચામાં v 1 4 i અને v 2 6 i મૂકો સમીકરણ નંબરો બધા 1 2 આપવામાં આવે છે તેથી જો મૂકો તો તે 10 i 40 r i 4 ampere હશે તેનો અર્થ એ છે કે જો i સમીકરણ 1 માં મૂકવામાં આવે તો તે v 1 16 વોલ્ટ હશે કારણ કે v 1 જો r 4 i તેથી 4 i i 4 ampere અને v 2 6 i 4 કે v 2 24 વોલ્ટ છે કારણ કે v 2 6 i v 2 24 વોલ્ટનો અર્થ છે અહીં પોલારીટી v 2 છે તે છે 24 થશે વાસ્તવમાં છે અને પછી તે બની જશે સમજાયું તેથી ધીમે ધીમે ડીપેન્ડેન્ટ સ્ત્રોત લેશે દાખલ કરશે થોડો હવે સર્કિટની સમસ્યા સુધારેલ છે તેનો અર્થ એ છે કે તેની કોમળતા ધીમે ધીમે ઘટશે અને કઠિનતા ધીમે ધીમે વધશે તેથી v0 અને r i નક્કી કરવા માટે આકૃતિ પર નિર્ધારિત છે હવે કલોકવાઈઝ દિશા લઈશું એન્ટી કલોકવાઈઝ દિશા પણ લઇ શકો છો વાંધો નથી તેથી પ્રશ્ન એ છે કે આ a અહીં r 6 વોલ્ટનો સ્રોત છે અહીં 1 2 વોલ્ટ પણ છે જે પોલારીટી છે અને આ 2 Ω અવરોધ છે અને આ ડીપેન્ડેન્ટ વોલ્ટેજ 2 v0 છે અને આ v0 અહીં છે આ v0 વાસ્તવમાં 3 Ω r અવરોધ પર છે અને કરંટ ટર્મિનલ લૂપ દાખલ કરી રહ્યું છે મેં કલોકવાઈઝ મુજબ દિશા લીધી છે તેથી કરંટ દાખલ ટર્મિનલ અહીં પણ ટર્મિનલ દાખલ કરો અહીં કરંટ ટર્મિનલ માં દાખલ કરો અને અહીં કરંટ ટર્મિનલમાં દાખલ થશે તેથી v0 અને i શોધવા પડશે તેનો અર્થ છે કે આ v0 અને કરંટ i છે તો હવે પહેલા KVL લાગુ કરવું પડશે જો KVL લાગુ કરો તો કલોકવાઈઝ મુજબ આગળ વધો તમારા માટે મેળવો હું તેને બનાવી રહ્યો છું 2 3 સમસ્યા પછી હું તેને ફરીથી બનાવીશ નહીં હવે જ્યારે તે સમય સુધીમાં આ ખ્યાલ સ્પષ્ટ થઈ જશે તેથી હું આ વસ્તુને કલોકવાઈઝ મુજબ ખસેડી રહ્યો છું તેથી આ એક કલોકવાઈઝ મુજબ હું આગળ વધી રહ્યો છું હું કલોકવાઈઝ મુજબ આગળ વધી રહ્યો છું અને કલોકવાઈઝ મુજબ હું આગળ વધી રહ્યો છું તેથી જલદી હું કલોકવાઈઝ મુજબ આગળ વધું છું કે 6 ઝડપથી આવશે કારણ કે તે નેગેટીવ ટર્મિનલ પર છે તેથી તે 6 હશે પછી અહીં તે r વોલ્ટેજ હું ચિહ્ન કરતો નથી તેથી તે ટર્મિનલ છે તે દાખલ થઈ રહ્યું છે તે વાસ્તવમાં વોલ્ટ ડ્રોપ Ωs ના લો પછી હશે એટલે કે r iR છે તેથી તે 2 i હશે તેથી તે ટર્મિનલ પર છે તે 2 i છે પછી ફરીથી તે ટર્મિનલનો સામનો કરી રહ્યું છે તેથી 2 v0 છે તેથી તે 2 v0 હશે પછી અહીં તે ટર્મિનલ પર આવી રહ્યું છે તેથી 2 છે અને અહીં તે r ટર્મિનલમાં દાખલ થઈ રહ્યું છે તેથી તે v0 0 છે તેથી આ r KVL છે એટલે કે 6 2 i કારણ કે v iR R 2 એ ટર્મિનલ પર છે તેથી 2 i અહીં પણ ટર્મિનલ છે તેથી 2 v0 એ ટર્મિનલ પર અહીં આવી રહ્યું છે તેથી 2 કારણ કે અહીં વોલ્ટેજ સ્રોત પણ છે આ સિદ્ધાંતમાં ટર્મિનલ વોલ્ટેજ v0 આપવામાં આવે છે તેથી તે v0 હશે અને v0 3 i હશે જે પછીથી જોશે તેથી આ સમીકરણ 0 છે તેથી જો આ સમીકરણ લખો મેં અહીં જે પણ 6 2 i 2 v0 2 v0 0 લખ્યું છે અથવા r પાસે 6 અને 2 છે તેથી 8 2 i v0 2 v0 v0 0 આ સમીકરણ 1 છે તેથી હવે 6 Ω અવરોધ પર Ωs નો લો લાગુ કરો કારણ કે મેં હમણાં જ કહ્યું છે કે તે v0 3 i હશે કારણ કે તે આ કરંટ ટર્મિનલમાં પ્રવેશ કરે છે તે છે તેથી v0 3 i તેથી તે v0 3 i છે તેથી આ v0 3 i જે સમીકરણ 2 માં મુકવામાં આવે છે જો આમ કરો તો તે 8 2 i 3 i 0 હશે તેનો અર્થ છે 8 i i 8 એમ્પીયર તેથી જ્યારે i 8 એમ્પીયર છે વાસ્તવમાં કરંટ માં કલોકવાઈઝ મુજબની દિશા લેવામાં આવે છે જે વાસ્તવમાં કરંટ છે તેથી તેનો અર્થ એ છે કે જ્યારે તે છે તે 8 એમ્પીયર આવી રહ્યું છે જો તે 8 છે તેનો અર્થ એ છે કે કરંટ વાસ્તવમાં આ રીતે વહે છે તે આની જેમ વહે છે જો આ 8 એમ્પીયર કરંટ આ રીતે વહે છે તેથી અહીં i અને v0 3 i મળ્યો કારણ કે કરંટ ટર્મિનલ પર પહોંચે છે તેથી v0 3 i તેથી v0 3 i 8 તેથી v0 r 24 વોલ્ટ તેથી જો એક નજર કે જો જુઓ તે v0 24 વોલ્ટ જે છે તેનો અર્થ એ છે કે જો જુઓ કે ફરી એક વખત તે કરંટ ખરેખર આ દિશામાં વહે છે ફક્ત એટલા માટે કે તેનો અર્થ એ છે કે કરંટ કલોકવાઈઝ મુજબની દિશામાં વહે છે તેથી અને v0 r v ને 24 વોલ્ટ મળ્યા તેથી જો જુઓ કે પેસીવ એલીમેન્ટ્સ જાણે છે કે અવરોધક પેસીવ એલીમેન્ટ્સ છે આ પણ અવરોધ પેસીવ એલીમેન્ટ્સ છે તેથી કરંટ દાખલ થાય છે તેથી કરંટ પોઝીટીવ ટર્મિનલ અથવા નેગેટીવ ટર્મિનલ પર પ્રવેશ કરશે તેથી આ સર્કિટ માટે હવે જે પણ છે જો જાણવું હોય તો હવે તેને સંતુલન સમીકરણ બનાવવાનો પ્રયાસ કરો કે કયો સ્રોત નિરીક્ષણ કરી રહ્યો છે અને કયો સ્રોત સપ્લાય કરી રહ્યો છે તે પણ સંતુલન મેળવી શકે છે તેથી કોઈપણ રીતે પછી મને તેને સમજાવા દો તેથી હું શું સૂચન કરું આ સમસ્યા માટે તે સંતુલન સમીકરણ પ્રાપ્ત કરશે અને જોશે કે r પૂરી પાડવામાં આવે છે અવલોકન કરશે તેથી આ r આ કિસ્સામાં અને આ કિસ્સામાં શું થશે તે મને જણાવવા દો તે r v0 કિસ્સામાં હું વધુ કહીશ જેથી ખૂબ જ સરળ રહેશે તેથી v આ વોલ્ટેજ અહીં કે v આ વોલ્ટેજ તેથી આ સમગ્ર વોલ્ટેજ છે v v વોલ્ટ છે તેથી v વાસ્તવમાં 2 i v 2 i તેનો અર્થ એ છે કે વાસ્તવમાં મને મળ્યું 8 તે 2 8 છે એટલે કે 16 વોલ્ટ 16 વોલ્ટ v 16 વોલ્ટ મેળવો એટલે આ દિશામાં કરંટ વહે છે તેથી આપમેળે આ ટર્મિનલની જેમ ધારે છે હું અહીં ચિહ્નિત કરતો નથી અથવા આ ટર્મિનલ માટે આ ટર્મિનલ ને થી ચિહ્નિત કરીશ અને કરંટ 8 એમ્પીયર કરંટ આ રીતે વહે છે તેથી વાસ્તવમાં જો v r 2 i i 8 લો તો 16 વોલ્ટ પોલારીટી ઉંધી થશે તેથી વાસ્તવિક પોલારીટી આ છે આ છે અને જુઓ આ કરંટ દાખલ થાય છે તે અવરોધ છે તેનું અવલોકન કરો તેથી કરંટ પોઝીટીવ ટર્મિનલ પર દાખલ થશે અને અહીંનો અર્થ એ પણ છે કે કરંટ પોઝીટીવ ટર્મિનલમાં પ્રવેશ કરશે તેથી મેં બધું કહ્યું તેથી આ કોર્સની r અસાઇનમેન્ટથી તેનું નિરીક્ષણ કરો હવે બીજો અભ્યાસક્રમ આ વખતે લીધો છે આકૃતિ 2 ની સર્કિટમાં i 0 અને v0 શોધવા પડે છે આ શ્રેણી સમાંતર છે આ 3 એલીમેન્ટ્સ સમાંતર છે બધા 3 એલીમેન્ટ્સ સમાંતર છે તેથી એક કરંટ સ્રોત એ છે કે તે ડીપેન્ડેન્ટ કરંટ સ્રોત છે જેમ કે આ કરંટ i 0 અને આ r વોલ્ટેજ v0 છે અને આ 3 એમ્પીયર કરંટ સ્રોતને i 0 અને v0 શોધવા પડશે તો શું કરો આ નોડ પર r ને KCL લાગુ કરો તેથી જો KCL લાગુ કરો તો તે કેવી રીતે કરશે હું તેને માટે બનાવું છું તેથી આ 3 એમ્પીયર કરંટ છે 3 એમ્પીયર કરંટ વાસ્તવમાં આ નોડમાં પ્રવેશ કરે છે આ 3 એમ્પીયર કરંટ નોડમાં પ્રવેશ કરે છે અને આ કરંટ આ છે આ r છે આ r નોડ એ છે 5 i 0 છે આ કરંટ પણ 0 5 i 0 દાખલ કરે છે અને i 0 આ કરંટ નોડ છોડીને i 0 કરંટ નોડ છોડે છે તેથી જો r પર KCL લાગુ કરો નોડ એ પર લાગુ કરો તો r i 0 કે જે આઉટગોઇંગ કરંટ i 0 2 કરંટ ઇનકમિંગ છે તેથી આઉટગોઇંગ કરંટ વાસ્તવમાં ઇનકમિંગ કરંટ અહીં માત્ર એક જ આઉટગોઇંગ કરંટ i 0 છે તેથી i 0 વાસ્તવમાં તે 3 આ 0 5 i 0 છે તેથી કારણ કે તેમાંથી r શોધી શકાય છે i 0 ને શું કરો તેનો અર્થ 0 5 i 0 3 કારણ કે i 0 પોઈન્ટ 5 i 0 તેથી પોઈન્ટ એટલે કે i 0 r 6 એમ્પીયર તે મળ્યું મને લાગે છે કે તે મળી ગયું છે તેથી મને તે સમજાવા દો જેથી મેં તે અહીં માટે કર્યું છે માફ કરશો તેથી જો i 3 તો i 0 6 એમ્પીયર હવે v0 4 i 0 તેથી આ કરંટ છે કારણ કે પોઝીટીવ ટર્મિનલમાં દાખલ થાય છે તેથી laws લો કહેશે કે v0 4 i 0 તો i 0 ને 6 એમ્પીયર મળ્યું છે v0 4 6 તેથી 24 વોલ્ટ તેથી v0 24 વોલ્ટ આ બધી બાબતો કરવામાં આવી નથી જો હું તે કરીશ તો તે ચાલશે તે દરેક કેસ માટે દાખલા છે ઇલેક્ટ્રિકલ એલીમેન્ટ્સ શોધો અને અવલોકન કરો તેથી હવે પછીની શ્રેણી સમાંતર સર્કિટ છે આ સર્કિટ આપવામાં આવી છે શોધવું પડશે i 1 અને v0 i 1 આ કરંટ છે i 1 આ કરંટ છે અને v0 આ વોલ્ટેજ છે બધી વસ્તુઓ આપવામાં આવી છે આ 10 એમ્પીયર કરંટ સ્રોત છે અહીં 10 એમ્પીયર પાસે 10 વોલ્ટ 10 વોલ્ટ વોલ્ટેજ સ્રોત છે 10 એમ્પીયર કરંટ સ્રોત છે અહીં 5 Ω અવરોધ છે અહીં 5 Ω અવરોધ છે અને આ વોલ્ટેજ આ 10 Ω અવરોધ છે સમગ્ર વોલ્ટેજ v0 છે આ લૂપ છે હવે પ્રશ્ન એ છે કે r આ કરંટ i 1 છે આ બ્રાંચ કરંટ ને ચિહ્નિત કરવા દો તો આ બ્રાંચ કરંટ છે આ r i 1 છે આ અહીં ચિહ્નિત થયેલ છે આ i 1 અને આ 10 એમ્પીયર કરંટ સ્રોત છે તેથી આ 10 એમ્પીયર કરંટ પણ અહીં દાખલ થાય છે તેથી જો હું અહીં લઈશ તો આ 10 એમ્પીયર પણ આ 10 એમ્પીયર અને આઉટગોઇંગ કરંટ ને ચિહ્નિત કરશે હું i 1 10 લખી રહ્યો છું ધારો કે જો આઉટગોઇંગ કરંટ ઈચ્છે કે તે આમાંથી છે આ નોડ છે ધારો કે તે નોડ a છે તેથી જો આ કરંટ કરતાં કહેવું કે તે i છે આ કરંટ i છે તો તે i ચાલુ થઈ રહ્યું છે ઇનકમિંગ કરંટ એટલે કે r i 1 i 1 r 10 તેથી i હું સીધા લખવાને બદલે આ કરંટ i 1 10 આ બ્રાંચમાંથી વહેતો લખી રહ્યો છું તેથી મને તે સમજાવા દો તેથી આશા છે કે આ વસ્તુ સમજી ગઈ હશે તેથી અહીં પણ હવે લૂપ માં KVL લાગુ કરવું પડશે તેથી આ લૂપ લાગુ થશે અને કલોકવાઈઝ મુજબ ચાલશે કલોકવાઈઝ મુજબ ચાલશે તેથી જો કલોકવાઈઝ મુજબ ખસેડો તો ફરીથી પકડી રાખો તેથી જો કલોકવાઈઝ મુજબ ખસેડો આનો અર્થ એ છે કે આ રીતે ચાલશે આ કલોકવાઈઝ મુજબ ચાલશે તે કલોકવાઈઝ મુજબ આગળ વધશે પછી તે મુજબ પ્રથમ શબ્દ 10 વોલ્ટ r આમાં આવી રહ્યો છે 10 વોલ્ટ છે તેથી 10 પછી બીજી વસ્તુ એ છે કે અહીં ચિહ્નિત થયેલ નથી તેથી જો હું ચિહ્નિત કરું છું કે આ મારું છે અને આ મારું છે જો તે આપવામાં ન આવે તો પણ તેને ચિહ્નિત કરવું પડશે તેને ચિહ્નિત કરવું પડશે અને જો કલોકવાઈઝ મુજબની દિશા લેવી હોય તો ધારો કે આ કિસ્સામાં અવરોધ એક પેસીવ એલીમેન્ટ્સ છે અને તે તેનું અવલોકન કરે છે કરંટ પોઝીટીવ ટર્મિનલમાં પ્રવેશ કરે છે તેથી અહીં પોઝીટીવ ટર્મિનલમાં પ્રવેશતા કરંટ અને આ બ્રાંચમાંથી વહેતો કરંટ i છે તેનો અર્થ એ છે કે લો અનુસાર તે 5 i તેથી 10 5 i 1 હવે આ તરફ આગળ વધી રહ્યા છે તેથી તે ખરેખર 10 Ω હશે આ 10 Ω અવરોધ r i 1 10 છે અથવા આ સમીકરણ પણ લખી શકાય છે મારો મતલબ કે જો તે ઇચ્છે કે તે r 10 r 5 i 1 v0 અને v0 વાસ્તવમાં અને v0 વાસ્તવમાં તે કરંટ દાખલ છે આ i 1 10 પોઝીટીવ ટર્મિનલમાં પ્રવેશ કરે છે તેથી તે 10 i 1 10 હશે આ r i 1 છે આ i 1 10 છે તો સીધું હું લખી રહ્યો છું અને આ બરાબર છે અને આ 0 તેથી જ્યારે હું ઘણી વખત સમીકરણ લખી રહ્યો છું જો હું 0 નો અર્થ કરું છું તો મને ભૂલી જાવ આશા છે કે હું અત્યાર સુધી ચૂકી ગયો નથી થોડી સંભાવના છે તેથી આ a r છે તેથી તે હું 10 5 i 1 10 i 1 10 લખી રહ્યો છું હવે સરળ 0 હવે સરળ બનાવો બંને બાજુ વાસ્તવમાં 5 વડે ભાગેલ છે તેથી તે 2 i 1 2 i 1 20 મારો મતલબ છે કે આ સમીકરણ બંને બાજુએ 5 વડે વહેંચાયેલું ભાગેલું છે વાસ્તવમાં આ બ્રાંચમાં કરંટ અન્ય દિશામાં વહે છે તેથી જ્યારે પણ i 1 6 નો અર્થ લઈ રહ્યો છું વાસ્તવમાં 6 એમ્પીયર કરંટ ખરેખર આ દિશામાં વહે છે ત્યાં સુધી કોઈ ફરક પડતો નથી કારણ કે તે મુજબ તમામ પરિણામ મળશે તેથી મને તેને સમજાવા દો તેથી હવે v0 માત્ર 10 i 1 10 છે તેથી 10 i 1 છેએ 6 છે તેથી તે 10 6 છે જે r 40 વોલ્ટ છે તેથી v0 40 વોલ્ટ હવે i 1 6 એમ્પીયર આનો અર્થ એ છે કે 6 એમ્પીયર કરંટ વહે છે 10 વોલ્ટ 10 વોલ્ટ સ્રોત છે મેં કહ્યું કે જેમ 10 i 1 એ 6 છે તેનો અર્થ એ છે કે તે r છે જેને તે આ દિશામાં r તરફ વહે છે તેનો અર્થ એ છે કે આ કરંટ આ દિશામાં વહે છે પછી વોલ્ટેજ ટર્મિનલમાં દાખલ કરો તેનો અર્થ એ છે કે આ 10 વોલ્ટેજ સ્રોત નું અવલોકન કરો કારણ કે જ્યારે તે ટર્મિનલમાંથી બહાર નીકળી રહ્યું છે ત્યારે તે ટર્મિનલમાં પ્રવેશ કરતી વખતે પૂરી પાડવામાં આવે છે તો મને તેને સમજાવા દો તેથી હવે 10 Ω અવરોધ માં કરંટ છે આ પણ 4 એમ્પીયર આપવામાં આવે છે તેથી 10 Ω અવરોધ માં કરંટ કહેવામાં આવે છે તેથી આ વોલ્ટેજ સ્રોતનું નિરીક્ષણ કરી રહ્યું છે તેથી અહીં પણ દરેક ઇલેક્ટ્રિકલ એલીમેન્ટ્સ દ્વારા નિરીક્ષક અથવા સપ્લાય કરશે તેથી આ પણ અવલોકન કરે છે પછી જે સપ્લાય પૂરો પાડે છે તેથી તે મુજબ માત્ર 5 ની જરૂર છે હું જે જોઉં છું તે મેળ ખાય છે હવે બીજું એક આ છે આકૃતિ 2 માં બતાવેલ સર્કિટમાં કરંટ અને વોલ્ટેજ શોધો કરંટ અને વોલ્ટેજ શોધો તેથી એક કરંટ i 1 છે આ બ્રાંચમાં આ i2 છે અને I i 3 ત્યાં છે તેથી આ વોલ્ટેજ અહીં ચિહ્નિત થયેલ છે અહીં તમામ પોલારીટી ચિહ્નિત થયેલ છે આ v 1 છે આ v 2 છે અને આ v 3 v 1 16 Ω અવરોધમાં વોલ્ટેજ છે v 2 એ 6 Ω છે અને v 3 સમગ્ર છે 12 Ω અવરોધ અને ત્યાં 2 આંટીઓ છે જે મેં કલોકવાઈઝ મુજબ લીધી છે 2 લૂપ છે એક લૂપ અહીં છે એક લૂપ અહીં છે અને આ સર્કિટમાં વોલ્ટ વોલ્ટેજ કરંટ અને વોલ્ટેજ શું છે તે શોધવાનું છે આઇટને ચિહ્નિત થયેલ છે પછી શોધવું પડશે બહાર i 1 i2 i 3 અને પછી v 1 v 2 v 3 માત્ર એક વોલ્ટેજ સ્રોત છે તેથી હવે નોડ p પરના પોઈન્ટએ KCL લાગુ કરવી પડશે આ r નોડ છે આ r નોડ p છે આ r નોડ p છે ફક્ત પકડી રાખો આ r નોડ p છે તેથી અહીં લાગુ કરો કે આઉટગોઇંગ આ i 1 પોઈન્ટ p અને i2 અને i 3 છોડીને પોઈન્ટ p પર પ્રવેશી રહ્યું છે તેનો અર્થ છે i 1 r i2 i 3 તે KCL છે તેથી મને તેને સમજાવા દો તેથી હવે તે r i 1 i છે હવે KVL ને એક લૂપ પર લાગુ કરવું જો KVL ને એક લૂપ પર લાગુ કરો તો ઘણી વસ્તુઓ જણાવી છે તેથી જો આ રીતે ખસેડો તો તે સામનો કરી રહ્યું છે ટર્મિનલ કારણ કે કલોકવાઈઝ છે તેથી તે 60 છે પછી તે v 1 છે તે કલોકવાઈઝ મુજબ ગતિશીલ છે તેથી ટર્મિનલ છે હું ફરીથી વાદળી શાહી દ્વારા બતાવતો નથી તેથી તે હવે સમજી શકાય તેવું સક્ષમ છે તે કલોકવાઈઝ મુજબ ખસેડવામાં સક્ષમ છે તે હવે ટર્મિનલનો સામનો કરી રહ્યું છે તેથી તેથી જ તે v 1 છે અને અહીં પણ જ્યારે આ લૂપમાં ખસેડો ત્યારે તે r ટર્મિનલની વિરુદ્ધ છે તેથી v 2 0 આ r લૂપ 1 છે જો લૂપ 2 r માં r KVL લાગુ કરો તો rમાં એ કલોકવાઈઝ મુજબની દિશામાં ફરે છે તેથી ટર્મિનલ ની વિરુદ્ધ છે તેથી તે r v 3 છે પછી તે છે જ્યારે r આ કલોકવાઈઝ મુજબની જેમ આગળ વધે છે ટર્મિનલ પ્રથમ આવશે તેથી v 2 0 છે તેથી v 2 v 3 0 તેનો અર્થ એ છે કે જો કલોકવાઈઝ મુજબ ખસેડો પ્રથમ હું લખી રહ્યો છું તેની વિરુદ્ધ છે ટર્મિનલ v 2 અને પછી ટર્મિનલ v 3 નો સામનો કરવો અને લો દ્વારા આ કરંટ એ r r કલોકવાઈઝ મુજબ લેવામાં આવે છે તે પોઝીટીવ ટર્મિનલમાં પ્રવેશ કરી રહ્યું છે તેથી v 1 16 i 1 કારણ કે આ બ્રાંચમાંથી કરંટ વહેતો હોય છે પછી એક પ્રવેશ પોઝીટીવ ટર્મિનલ છે તેથી v 1 16 i i 1 હશે તેવી જ રીતે જો v 2 લો i2 વાસ્તવમાં પોઝીટીવ ટર્મિનલમાં પ્રવેશ કરે છે તો v 2 એ 6 i2 હશે તેથી r v 2 એ 6 i2 હશે અહીં તે v 2 6 i2 છે અને અહીં i 3 ખરેખર પોઝીટીવ ટર્મિનલ દાખલ કરે છે તેથી v 3 એ 12 i 3 હશે તેથી v 3 વાસ્તવમાં 12 i 3 તેથી v 1 v 2 v 3 બધાને એ i 1 અને i2 i 3 ની દ્રષ્ટીએ મળે છે હવે સમીકરણ 3 માંથી તેનો અર્થ છે સમીકરણ 3 v 3 v 2 માંથી તેનો અર્થ છે કે v 3 12 i 3 અને v 2 6 i2 એટલે કે i2 2 i 3 સંબંધ મળ્યો છે મારો મતલબ છે કે જે રીતે લીનીયર સમીકરણો ઉકેલવા તે તેને બનાવવું પડશે તેથી સમીકરણ 1 અને 4 માંથી સમીકરણ 1 અને 5 મેળવો તેથી સમીકરણ એક પર આવો આ સમીકરણ 5 એi2 2 i 3 છે તેથી અહીં i2 2 i 3 મૂકો તેથી i 1 i2 i 3 i2 2 i 3 તેથી i 1 3 i 3 તેથી સમીકરણ 4 થી તેનો અર્થ છે સમીકરણ 4 માંથી v 1 16 i 1 અને v 2 6 i2 સમીકરણ 2 માં લાગુ કરો 60 16 i 1 6 i2 0 અથવા બંને બાજુએ 2 વડે વિભાજિત તેથી માફ કરશો 30 8 i 1 3 i2 0 હવે i 1 3 i 3 અને i2 2 i 3 સમીકરણ 7 ને બદલે છે આ બધા i 1 3 3 i 3 i2 2 i 3 બધાને માત્ર ગાણિતિક રીતે શોધવું પડશે અને જો મૂકવામાં આવે તો એક પછી એક મૂકવું પડશે તેથી તેને ન બતાવવું તે સમજી શકાય તેવું છે તે સમજી શકાય તેવું છે જો આમ કરો તો તે 30 8 3 i 3 3 2 i 3 0 અથવા 24 i 3 6 i 3 30 અથવા i 3 1 ampere અને જોયું છે કે આ દિશા મળી છેi2 2 i 3 તેથી i2 2 ampere અને i 1 3 i 3 i 3 1 ampere so i 1 3 ampere હવે v 1 16 i 1 તેથી 16 3 તેથી 48 વોલ્ટ v 2 6 i2 તેથી 6 i2 તેથી 6 2 કારણ કે i2 2 એમ્પીયર તેથી 12 વોલ્ટ અને v 3 12 i 3 12 1 12 વોલ્ટ તેથી આ સરળતાથી તેને હલ કરી શકે છે માત્ર છે કે તેને કેટલી ઝડપથી હલ કરી શકે છે સમીકરણ એક બીજામાં મૂકવું અને અહીં જે આકૃતિ 2 23 માં બતાવેલ સર્કિટમાં વોલ્ટેજ v0 શોધે છે તે પણ v 1 અને v 2 તેથી આ સર્કિટ છે આ r 4 એમ્પીયર કરંટ સ્રોત છે આ r એક t Ω અવરોધ છે આ એક છે વોલ્ટેજ સ્ત્રોત માફ કરશો એક અવરોધ તે 2 છે આખામાં વોલ્ટેજ v0 છે અહીં વોલ્ટેજ v 2 છે અને પછી અહીં વોલ્ટેજ r v 1 છે અને 2 5 વધારવું આ કરંટ સ્રોત છે 5 i 1 ડીપેન્ડેન્ટ કરંટ સ્રોત છે તે5 i 1 છે તેથી આ 4 એમ્પીયર કરંટ સ્રોત છે આ બ્રાંચમાં i2 વહે છે આ i 1 માંથી કરંટ i 3 વહે છે તો આ વસ્તુને આકૃતિમાં બતાવેલ સર્કિટમાં વોલ્ટેજ v0 શોધવા માટે શું કરવું v 1 અને v 2 શોધો તેનો અર્થ એ છે કે v0 ને ll તરીકે v1 તરીકે ll તરીકે v2 શોધો તેથી જો નોડ એક પર KCL લાગુ કરો તો આ નોડ 2 છે ડાયાગ્રામ નોડ અહીં KCL લાગુ કરે છે જો KCL i 1 i2 4 લાગુ કરો કારણ કે આ 4 એમ્પીયર અને કરંટ સ્રોત છે તેથી આ કરંટ 4 એમ્પીયર અહીં પ્રવેશ કરી રહ્યું છે અને આ i2 છોડી રહ્યું છે i 1 પણ જઈ રહ્યું છે તો આવનાર કરંટ i 1 4 i 1 i2 તેથી i 1 i2 4 તો મને આને સાફ કરવા દો તેથી આ નોડ 2 પર KCL લાગુ કર્યું છે KCL અહીં પણ લાગુ કર્યું છે કરંટ i 1 દાખલ કરી રહ્યું છે અને નોડ 2 i 3 છોડી રહ્યું છે અને 5 i 1 પણ આ ડીપેન્ડેન્ટ કરંટ સ્રોત છે જે તે પણ છોડી રહ્યું છે તેથી આ ખરેખર જરૂર છે આ ખરેખર r છે આ 5 i 1 આ 5 i 1 છે તો આમ i 1 5 i 1 i 3 તો મને પહેલા તેને સમજાવા દો તેથી r i 3 5 i 1 r i 1 તેથી i 3 5 i 1 બંને બહાર આવતા કરંટ i 1 r i 3 5 i 1 or i 3 4 i 1હવે લૂપ વન માં KVL લાગુ કરવા માટે લૂપ 1 માં KVL લાગુ કરો તો આ લૂપ છે તેથી હું અહીં જે રીતે લખી રહ્યો છું તે રીતે બહાર આવી રહ્યું છે તેથી હું v0 થી લખી રહ્યો છું તેથી ter v0 ફરી કલોકવાઈઝ મુજબ ter v 1 બને છે અને અહીં તે આવી રહ્યું છે આ સાઇન ક્લોક વાઇઝ r આગળ વધી રહ્યા છે v 2 0 તેથી તે v0 v 1 v 2 0 છે તેથી v0 2 i 1 મૂકો કારણ કે આ મારું v0 છે અને આ r આ કરંટ i 1 પોઝીટીવ ટર્મિનલના લો માં પ્રવેશ કરી રહ્યું છે તેથી v0 2 i 1 તેથી અહીં તે v0 2 i2 i 1 છે હવે v 1 v 1 અહીં છે કરંટ r i 3વાસ્તવમાં પોઝીટીવ ટર્મિનલમાં પ્રવેશ કરે છે તેથી v 1 એ 2 2 5 i 3 હશે તેથી અહીં v 1 એ a v 2 r 10 i2 છે આ r v 2 છે અને આ i2 કરંટ પોઝીટીવ ટર્મિનલનો લો દાખલ કરે છે તેથી v 2 તે 10 i2 હશે તેથી જ તે 10 i2 છે તેથી 10 i2 0 હવે સમીકરણ 3થી થોડું બદલાશે સમીકરણ r 3 આપવામાં આવે છે તે ત્યાં છે તેથી સમીકરણ 3 અને એક માત્ર લાગુ કરેલું છે સરળ બનાવવાથી i 1 20 એમ્પીયર મળશે તેથી આ હવે સમજી શકાય તેવું છે હવે ત્યાં કશું જ હશે નહીં જે હવે કોઈ સમસ્યા ન હોવી જોઈએ સમીકરણ 3 ને સમીકરણ r 1 અને 2 માંથી મેળવો અને 3 માં લાગુ કરતા આ બધી વસ્તુઓ અહીં મૂકી છે તેથી હલ કર્યા પછી મળશે i 1 20 એમ્પીયર મળશે તેથી v0 2 i 1 કારણ કે આ r v0 2 i 1 2 i 1 તેથી v0 r 2 20 40 વોલ્ટ હવે v 1 2 5 i 3 5 અને i 3 r 4 કહો જે આ i 3 4 i 1 અને i 1 20 તેથી તેનો અર્થ તેનો અર્થ r 2 5 4 20 તેથી તે 200 વોલ્ટ છે અને v 2 10 i2 તેથી 10 r i2 જો જુઓ આ તે i2 i2 4 i 1 કહે છે અહીં ફક્ત એક જ વસ્તુ લખીને i2 r 4 i 1 અને i 1 20 મળ્યા તો તે 20 16 એમ્પીયર તેથી i2 4 1 તેથી જો મને ફક્ત તેને સમજાવા દો તેથી થોડુંક કરો તે સરળ વસ્તુ છે તેથી અહીં જો 10 4 20 જુઓ તો 16 10 160 વatટ માફ કરશો વોલ્ટ માફ કરશો માફ કરશો તે વોલ્ટ છે તેથી v2 160 વોલ્ટ તેથી આ સાથે થોડો અભ્યાસ કર્યો છે કિર્ચહોફનો પહેલો લો અને બીજો લો અને આ બધું r ડીપેન્ડેન્ટ વોલ્ટેજ અને કરંટ સ્રોતને ધ્યાનમાં લીધા વિના આંકડાકીય r લાગુ કરી શકે છે અને તમામ અપ અને r પોલેરિટી કન્વેન્શન અને KCL અને KVL કેવી રીતે લાગુ કરવું અને વોલ્ટેજ ડ્રોપ અથવા વોલ્ટેજ વધારો કેવી રીતે લેશે તે લો અને r KCL અને KVL જાણો અને ફરી પાછા આવીશું